નમસ્કાર મિત્રો આજે આ ખાસ સોફ્ટ સ્કિલના કોર્સનું છેલ્લું સત્ર છે અને અમે કાર્યસ્થળ પર સોફ્ટ સ્કિલ લાગુ કરવા માટે સાથે કામ કરીશું આ સમાપન વ્યાખ્યાન છે અને આમાં આપણે અત્યાર સુધી શું કર્યું છે સોફ્ટ સ્કિલના સંદર્ભમાં તેમની સુસંગતતા અમે સાથે મળીને શોધેલી નવી વસ્તુઓ અને અમે અન્વેષણ કર્યું તેવી વસ્તુઓની વાત કરવાના છીએ જેના માટે અમે ચોક્કસપણે કેટલીક લિંક્સ આપીશું અને કેટલીક સામગ્રી પ્રદાન કરીશું અને પછી અમે એક સર્વેક્ષણ લેવાનું વિચારીશું અને તમારી સાથે સંદર્ભો અને આભાર શેર કરીશું તેથી આજે આપણે જે પ્રથમ વસ્તુ કરવા જઈ રહ્યા છીએ તે જોવાનું છે કે આપણે અત્યાર સુધી શું આવરી લીધું છે આપણે કયા વ્યાપક ક્ષેત્રોને આવરી લીધા છે અને શા માટે આપણે તેને આવરી લીધા છે તેનું મહત્વ સમજવા માટે એક પ્રકારનું સંક્ષેપ છે તેમાં અમે શું કર્યું તે અર્થમાં તમે આને અમે કરેલા તમામ 40 પ્રવચનોનો સારાંશ ગણી શકો છો અને કોઈપણ જે આમાંથી પસાર થાય છે તે ઓળખવામાં સક્ષમ હશે કે કયા ક્ષેત્રોને ફરીથી આવરી લેવાની જરૂર છે કદાચ પરીક્ષાના પરિપ્રેક્ષ્યમાં કદાચ જો તમે ચોક્કસ વસ્તુઓ કરવા માંગતા હો અથવા ચોક્કસ હાંસલ કરવાનો ઈરાદો ધરાવતા હોવ તો ચાલો આપણે કૌશલ્યો કહીએ કે કયા પ્રવચનો ફરીથી કરવા પડશે પુનરાવર્તિત અને કયા મુદ્દાઓ પર ચર્ચા કરવાની જરૂર છે તેથી હું પહેલો મુદ્દો બનાવવા માંગુ છું કે અમે વાતચીતના વાતાવરણથી શરૂઆત કરી અને હું માનું છું કે તે ખૂબ જ સુસંગત હતું કારણ કે આપણે સમજીએ છીએ કે સંદેશાવ્યવહાર વાતાવરણમાં વિશાળ શ્રેણીની ચેનલોનો સમાવેશ થાય છે જેમ કે અવાજ ટેક્સ્ટ અમૌખિક સંચાર અને ચહેરાના હાવભાવ ડ્રેસ કોડ પણ ઘણી બધી ચેનલો જેના દ્વારા આપણે વાતચીત કરીએ છીએ અમે કોમ્યુનિકેશનના વિવિધ મોડલ જેવા કે મર્યાદિત મોડલ રેખીય મોડલ પણ વધુ જટિલ મર્યાદિત મોડલ જોયા જ્યાં અમે ચર્ચા કરી કે કેવી રીતે સંચાર પ્રક્રિયા અવિરતપણે ચાલુ રહે છે અમે એ પણ ઓળખી કાઢ્યું છે કે શું સંચારને અવરોધે છે કયો નવો સંચાર છે શું સંચારને પ્રોત્સાહિત કરે છે અમે અસ્પષ્ટતાના ખ્યાલ પર જોયું વિવિધ પ્રકારના અર્થઘટનની શક્યતાઓ જોઈ એક જ વસ્તુને વિવિધ રીતે કેવી રીતે સમજી શકાય અને અમે શરૂઆતમાં આ અધિકારને સંદર્ભિત અને કલ્પનાશીલ બનાવીએ છીએ તેથી હું આશા રાખું છું કે તે જરૂરી હતું અને હું આશા રાખું છું કે તમે મારી સાથે સંમત થશો કે તે પ્રકારે એક આધાર બનાવ્યો અને પ્રકારનું વાજબી કેમ છે કે કોમ્યુનિકેશન વાતાવરણને સમજવાની નરમ કુશળતાના સંદર્ભમાં તે ખૂબ જ સુસંગત છે પછી અમે સાંભળવાની અને બોલવાની કુશળતા તરફ આગળ વધ્યા અમે મુખ્યત્વે અમુક તકનીકો પર ધ્યાન કેન્દ્રિત કર્યું જે પછીથી સહાનુભૂતિની વિભાવના સાથે સંબંધિત થઈ ઉદાહરણ તરીકે સાંભળવું અને સહાનુભૂતિપૂર્વક સાંભળવું એ એક ક્ષેત્ર હતું જેના પર અમે ખૂબ જ મોટા પ્રમાણમાં ધ્યાન કેન્દ્રિત કર્યું હતું કારણ કે અમે અન્ય પ્રકારના શ્રવણ વિશે વાત કરી જે વ્યવસાયિક સંદર્ભો જેમ કે જૂથ ચર્ચા અને મીટિંગ્સ માટે યોગ્ય છે પરંતુ અમે અનિવાર્યપણે એક પ્રકારનાં સાંભળવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું જે આંતર વ્યક્તિગત સંચાર માટે વધુ યોગ્ય છે અને જેમ જેમ તમે ચર્ચા કરશો તેમ અમે આગળ વધીશું તે પ્રકારનું સાંભળવું એ તમારી નરમ કુશળતા તમારી ક્ષમતાઓ અને તમારી સંવેદનશીલતાના વિકાસના સંદર્ભમાં ખૂબ જ સુસંગત છે અમે વાતચીત કૌશલ્ય તરફ આગળ વધીએ છીએ જ્યાં તમને કહેવામાં આવ્યું હતું કે તમે ચોક્કસ લોકોને કેવી રીતે પ્રતિસાદ આપો છો જેથી અમે બોલવામાં સાંભળવાથી સંક્રમણ કર્યું અને ક્યારે બોલવું કેવી રીતે બોલવું કયા તત્વોને સ્પર્શી શકાય અન્ય લોકો પ્રત્યે કેવી રીતે સંવેદનશીલ બનવું ચોક્કસ સંદર્ભમાં કેવી રીતે અડગ બનવું તે કેવું છે અને વાતચીતના સંદર્ભમાં પ્રો Giri જૂથોમાં બોલવાની સંચાર શૈલી વિશે પણ વાત કરી અને આ એટલા માટે સુસંગત હતા કારણ કે તેઓએ તમને જાણ કરી હતી કે આપણે જુદા જુદા સંબંધોના આધારે બોલીએ છીએ તે રીતે આપણે કેવી રીતે અલગ છીએ ચાલો આપણે મૂળભૂત સહજ લક્ષણો અભિગમ અને વલણ કહીએ અને વાટાઘાટોના મુખ્ય ઘટકો કયા સંદર્ભમાં શું કામ કરે છે જેના દ્વારા અમને જણાવે છે કે વાતચીત ક્યાં અને કેવી રીતે કાર્ય કરે છે અમે પ્રેઝન્ટેશન કૌશલ્ય તરફ આગળ વધ્યા અને મારે કહેવું જ જોઇએ કે પ્રેઝન્ટેશન કૌશલ્યોના સંદર્ભમાં અમે સમગ્ર મોડલને ખૂબ જ સર્વગ્રાહી રીતે જોયુ અમે પ્રેઝન્ટેશનના સંદર્ભ પ્રેક્ષકો જે થીમ લેવાનું છે તેને કેવી રીતે વિકસાવવું તે વિશે વાત કરી અમે પ્રસ્તુતિઓના સંદર્ભમાં શારીરિક ભાષા અવાજ અને અન્ય પરિમાણો વિશે વાત કરી અમે મલ્ટીમીડિયાની વિભાવનાઓને અન્વેષણ કરવા માટે અમને થોડી અલગ દિશામાં લઈ જવાની બાબત વિશે પણ વાત કરી અને અમે તેને ઉઠાવીશું અને તે શા માટે સુસંગત હતું અને તે ભવિષ્યમાં પણ શા માટે સુસંગત રહેશે તે અમે તમને સાચી રીતે કહીશું અમે જૂથની ગતિશીલતા વિશે વાત કરી જૂથના વિવિધ ઘટકો કેવી રીતે વર્તે છે અમારી પાસે સામાજિક અને વિરુદ્ધ સામાજિક વર્તન છે અને કયા ઘટકો છે જે ધ્યાનમાં લેવા જોઈએ અને હું માનું છું કે પ્રોફેસર ગિરી અને પ્રોફેસર સુઆર દ્વારા સંબંધિત ક્ષેત્રોમાં થયેલી વાતચીતથી અમને એ હકીકતથી વાકેફ કરવામાં આવ્યા કે જૂથની ગતિશીલતાને સમજવી ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તે અમને વિવિધ પ્રકારની પરિસ્થિતિઓને સંભાળવામાં વધુ સારી રીતે સંચારકર્તા બનાવે છે દાખલા તરીકે એકમાં કામ કરતી વખતે સમજાવટ અને અન્ય વિવિધ સ્થળોએ ટીમમાં કામ કરતી વખતે અન્ય વિવિધ ઘટકોનો સંઘર્ષ તમને સંચાર કરતા બનાવે છે અમે બિનમૌખિક સંચાર તરફ આગળ વધ્યા અને અમે તે એકદમ ઝીણવટપૂર્વક કર્યું કારણ કે અમે શરૂઆત ના સંદર્ભમાં અમૌખિક સંચાર વિશે વાત કરી હતી અને અમે સાંભળવા અને વાતચીતના સંદર્ભમાં શરૂઆત માં તે પહેલાં પણ બિન મૌખિક સંચાર વિશે વાત કરી હતી અને અમે અમૌખિક ઘટકો સંચાર શરીરની ભાષા હાવભાવ અને મુદ્રાઓ અને ચહેરાના હાવભાવના બે વિશિષ્ટ રીતે અલગ ઘટકો વિશે વાત કરી અને હું આશા રાખું છું કે તમે સર્વેક્ષણો અને અમારી વચ્ચે થયેલી વિવિધ ક્રિયાપ્રતિક્રિયાઓથી લાભ મેળવ્યો અને આ બધા કિસ્સાઓમાં અમે ઘણી બધી વસ્તુઓ એકસાથે શીખ્યા અમે સાથે મળીને વિચારો શેર કર્યા છે અમે પછી સંબંધ બાંધવા તરફ આગળ વધ્યા અને તે સંદર્ભમાં સંભવતઃ અમે કંઈક એવું કર્યું જે સામાન્ય રીતે લોકો નરમ કૌશલ્યો હેઠળ આવરી લેતા નથી પરંતુ તે સહાનુભૂતિ જેવા સંબંધિત હોઈ શકે છે તેથી અમારા પ્રોફેસરો દ્વારા ફરીથી સંબંધ નિર્માણની કાળજી લેવામાં આવી હતી પ્રોફેસર સુઆર અને પ્રોફેસર ગીરી તેના અલગ અલગ ઘટકો છે અને હું આશા રાખું છું કે તમને વિવિધ સિદ્ધાંતો તેમજ એપ્લીકેશન અને પરિમાણોમાંથી તમને ફાયદો થયો હશે જે તમે આમાંથી શીખ્યા છો એ અમને જણાવે છે કે આપણે સંબંધો કેવી રીતે બાંધીએ છીએ સંબંધ નિર્માણના સંદર્ભમાં જુદા જુદા મહત્વના ઘટકો શું છે શું સંબંધ સફળ થાય છે શું સંબંધ નિષ્ફળ થાય છે વગેરે અને આશા છે કે તેઓ કામના સંદર્ભમાં લાગુ કરી શકાય છે અમે સંઘર્ષના નિરાકરણ વિશે ખૂબ ખૂબ જ મહત્વપૂર્ણ ઘટક વિશે વાત કરી હતી જે ઘણી બધી બાબતોને ધ્યાનમાં લે છે જે અમે અગાઉ શીખ્યા હતા જેમ કે સાંભળવાની કુશળતા અને બોલવાની કુશળતા જૂથ ગતિશીલતા અમૌખિક સંચાર કારણ કે આ દ્વારા તમે સમજો છો કે આક્રમકતા ક્યારે થઈ રહી છે અને તમને ખ્યાલ આવે છે તમે તેને કેવી રીતે પ્રતિસાદ આપવાનું ધારો છો અને સંઘર્ષનું નિરાકરણ ઘણી હદ સુધી તમારી ભાવનાત્મક બુદ્ધિ પર આધાર રાખે છે કે તમારી લોકોને સમજવાની ક્ષમતા અન્ય લોકોની લાગણીઓ અનુમાન કરો કે તેમની સાથે શું કામ કરશે અને તેથી જે વિસ્તારોને આવરી લેવામાં આવ્યા હતા તે તમારા બધા માટે ખૂબ ઉપયોગી થયા હોવા જોઈએ તમે જુઓ છો કે અગાઉના પાઠ તમને સંઘર્ષના નિરાકરણને વધુ નોંધપાત્ર રીતે સમજવામાં મદદ કરે છે અને તે ભાવનાત્મક બુદ્ધિમાં વધારો કરે છે અને તમે વસ્તુઓને વધુ નોંધપાત્ર રીતે સમજવામાં સક્ષમ છો ચેન્જ મેનેજમેન્ટ એ એવી વસ્તુ છે જે એવી દુનિયામાં પરિવર્તનનો સામનો કરવાની ક્ષમતા સાથે કરવાની હોય છે જ્યાં વસ્તુઓ ખૂબ જ ઝડપથી આગળ વધે છે મને યાદ છે કે ઘણા સમય પહેલા જ્યારે મેં એલ્વિન ટોફલર વાંચવાનું શરૂ કર્યું અને ફીચર શોક વિશે વાંચ્યું ત્યારે મેં તેમાંથી કેટલાક સંદર્ભ વાંચ્યા તે ખૂબ જ નવો વિચાર હતો આજે આપણે ભવિષ્યના આંચકાના ફ્રેમ વર્કમાં જીવીએ છીએ અને તેનો મૂળભૂત અર્થ એ છે કે પરિવર્તન ખૂબ જ ઝડપી છે અને તે એક ઝડપી પરિવર્તન છે એટલે કે પરિવર્તન જે વધુ ઝડપથી થઈ રહ્યું છે રસપ્રદ રીતે તમે જુઓ છો કે તે અમને બૌદ્ધ પરિવર્તન ખ્યાલની યાદ અપાવવા માટે પાછા લાવે છે કારણ કે તેઓ બુદ્ધે અમને કહ્યું હતું કે બધું જ અસ્થાયી છે બધું જ કાયમ બદલાતું રહે છે જો કે તે સમજે છે કે જીવનમાં બધું જ સતત બદલાતું રહે છે અને રોજિંદા જીવનમાં તેનો અનુભવ થાય છે જ્યાં તમે જોશો કે જો તમે 2 વર્ષથી પાવર પોઈન્ટનો ઉપયોગ કર્યો નથી તો કદાચ તમે જૂના જમાનાના છો તમે જે બન્યું તે ભૂલી ગયા છો અને તમે ખરેખર નવું જાણતા નથી જે વસ્તુઓ સામે આવી છે મને યાદ છે કે ઘણા સમય પહેલા 10 વર્ષ પહેલા હું કોરલ ડ્રો અને ફ્લેશ સાથે એનિમેશન કરતો હતો પરંતુ આજે તે મારા માટે એકદમ ગ્રીક છે કારણ કે નવું સોફ્ટવેર મૂળભૂત બાબતો બાકીની સમાન રહે છે સમય અને તેના જેવી અન્ય કેટલીક બાબતો તેથી ઘણી વસ્તુઓ બદલાઈ ગઈ છે આપણે આ પરિવર્તનનો કેવી રીતે સામનો કરીએ છીએ આપણે કેવી રીતે સમજીએ છીએ આપણે આપણી જાતને કેવી રીતે સ્થાન આપીએ છીએ તે સ્થિરતા કેવી છે જે આ પરિવર્તનની અંદર વ્યક્તિએ પોતાની અંદરથી શોધવાની હોય છે હવે આ એક ખૂબ જ મહત્વપૂર્ણ ઘટક બની જાય છે અને પ્રોફેસર સુઆર આ ચોક્કસ ક્ષેત્રમાં ઊંડાણપૂર્વક જોયું છે અને જેમ મેં તમને ભાવનાત્મક બુદ્ધિમત્તાની સહાનુભૂતિ વિશે કહ્યું હતું જેને આપણે થોડા સમય પછી જોઈશું કે પરિવર્તન વ્યવસ્થાપનના સંદર્ભમાં આ બધી મદદ અને પરિવર્તનનો સામનો કરવાની ક્ષમતા આમૂલ નવા પગલાં સાથે આવવાની ક્ષમતા ફેરફારોના સંદર્ભમાં નવી વ્યૂહરચના એ એવી વસ્તુ છે જે નરમ કૌશલ્યના સંદર્ભમાં ખૂબ જ સુસંગત છે સર્જનાત્મકતા અમે સર્જનાત્મકતા વિશે વાત કરી અને હું માનું છું કે પરિવર્તનવ્યવસ્થાપન અને સર્જનાત્મકતા ખૂબ જ નજીકથી જોડાયેલા છે કારણ કે તમે જોશો કે અનુરૂપતાનો સામનો કરવાની ક્ષમતા બિન અનુરૂપતાની સામે છે જે સ્થિર છે તેને આપણે ગણી શકીએ છીએ જે એક પ્રકારનું પેટર્નવાળી છે જેનો આપણે નિયમિત ઉપયોગ કરીએ છીએ તે અનુરૂપતા પરંતુ બિન અનુરૂપ વિચારસરણી અલગ રીતે છે હવે તમે જુઓ છો કે સર્જનાત્મક બનવું એ વધુ અસરકારક રીતે પરિવર્તનનો સામનો કરવાની તમારી ક્ષમતા વિકસાવવાનો એક માર્ગ છે તેથી આ બે વિભાગો જો કે અમારી વાતચીતમાં સ્પષ્ટ રીતે બનાવવામાં આવ્યા નથી પરંતુ તે ખૂબ જ નજીકથી જોડાયેલા છે અને અહીં તમે બંનેને લિંક કરી શકો છો અને તમે ચેન્જ મેનેજમેન્ટ મારી સાથે રસપ્રદ વિચારો લાવી શકો છો ઈમોશનલ ઈન્ટેલિજન્સ ને ક્રિએટિવિટી સાથે કેવી રીતે જોડી શકો છો તે વિશે ક્રિએટ કરો કારણ કે અમારી વાતોમાં અમે ઈમોશનલ ઈન્ટેલિજન્સ અને ક્રિએટિવિટી વિશે વાત કરી હતી ક્રિટિકલ થિંકિંગ એવી વસ્તુ છે જે ચોક્કસપણે સર્જનાત્મક વિચારસરણી સાથે જોડાયેલી છે પરંતુ તે સમસ્યાના ઉકેલ પર નિર્દેશિત છે અને તમારી પાસે ચોક્કસ પદ્ધતિઓ છે અને તે કરવાની ચોક્કસ રીતો છે અને મને ખાતરી છે કે પ્રોફેસર સુઆર તમારી સાથે જે કંઈપણ શેર કર્યું તે ચોક્કસ સંદર્ભમાં સુસંગત હતું પ્રેરણા એ ફરીથી એક એવી વસ્તુ છે જે નરમ કૌશલ્યના સંદર્ભમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તમે જુઓ છો કે આ વિડિઓઝ સાંભળવાની અને છેલ્લી વિડિઓ વાર્તાલાપ સાંભળવાની ક્રિયા પણ તમારી પ્રેરણા વિશે બોલે છે તમારી પ્રેરણા વિવિધ પ્રકારની હોઈ શકે છે તે આ કોર્સ પૂર્ણ કરવા અને પરીક્ષા આપવા માટે પ્રેરિત થવા જેટલું સરળ હોઈ શકે છે અથવા તે એક પ્રેરણા હોઈ શકે છે જે આપણે અલગ અર્થમાં કહીએ છીએ કે તમે ફક્ત શીખવા અને તમારી જાતને સુધારવા માટે પ્રેરિત છો ચોક્કસ રીતો દ્વારા તેથી પ્રેરણા એ ખૂબ જ મહત્વપૂર્ણ પાસું છે અને હું આશા રાખું છું કે અમારી પ્રસ્તુતિઓ અને વિડિયો પ્રવચનો તે સંદર્ભોમાં સુસંગત હતા અને અમે ફરીથી સમજાવટ અને વાટાઘાટો તરફ આગળ વધ્યા જે સ્પષ્ટપણે એકબીજા સાથે જોડાયેલા અને જૂથોના સંદર્ભમાં ખૂબ જ સુસંગત સંઘર્ષના નિરાકરણ અને સંચાલનના સંદર્ભમાં ખૂબ જ સુસંગત છે તો તમે જોશો કે આ બધી વસ્તુઓ ક્યાંથી અમલમાં આવે છે જો કે અમારી પાસે નેટવર્ક ન હોઈ શકે જેને અમે છેલ્લી સ્લાઇડમાં મૂકવાનો પ્રયત્ન કરીશું આ વિભાવનાઓ એકસાથે જોડાયેલા છે તમે જુઓ છો કે સમજાવટની વાટાઘાટો ચોક્કસપણે જૂથ ગતિશીલતા પાછળ સંઘર્ષ નિવારણ સંબંધ નિર્માણ જેવા ક્ષેત્રો સાથે જોડાયેલી હશે તેથી હું આશા રાખું છું કે તમે આ તત્વોને એકસાથે જોડવામાં સમર્થ હશો અને રસપ્રદ ઉકેલો શોધી શકશો જ્યારે તમે અહીં તમારા કાર્યસ્થળમાં તમારી કૉલેજમાં તમારી યુનિવર્સિટીમાં તમારી નોકરીમાં તમે જે કંઈપણ અહીં શીખ્યા છો તે ખરેખર લાગુ કરો ત્યારે ચાલો આપણે ઉકેલો કહીએ તમે જ્યાં પણ હોવ ત્યાં તણાવ વ્યવસ્થાપન એ અન્ય ક્ષેત્ર છે જે પરિવર્તનને સંચાલિત કરવા માટે પરિવર્તન સહનશીલતા ક્ષમતા ના ક્ષેત્ર સાથે જોડાયેલું છે કારણ કે તમે જુઓ છો કે તણાવ એ કંઈક છે જે ફરીથી આપણા રોજિંદા જીવનનો એક ભાગ છે જે પરિવર્તનને કારણે ખૂબ જ મોટા પ્રમાણમાં ઉત્પન્ન થાય છે સંઘર્ષને કારણે ખૂબ જ મોટી હદ સુધી પેદા થાય છે કારણ કે આપણે આપણી જાતને સમજી શકતા નથી અને તે એક એવી પ્રક્રિયા છે જે જ્યાં સુધી આપણે તેની કાળજી ન લઈએ ત્યાં સુધી તે વધુ તીવ્ર બને છે અને હું આશા રાખું છું કે તે સ્થિતિસ્થાપકતાની વિભાવના સાથે જોડાઈ શકે છે જ્યાં સ્થિતિસ્થાપકતા માત્ર પરિવર્તન માટે સ્થિતિસ્થાપકતા તાણ પ્રત્યે સ્થિતિસ્થાપકતા અને વિવિધ પ્રકારની વસ્તુઓ માટે સ્થિતિસ્થાપકતા વિશે નથી જે આપણને સંઘર્ષો દ્વારા તે બધાને પરેશાન કરે છે અને હું આશા રાખું છું કે તમે સ્થિતિસ્થાપકતાના ખ્યાલને સમજી ગયા છો સામાન્ય રીતે જો કે આ સંદર્ભની બહારની સ્થિતિસ્થાપકતા એ કંઈક છે જે મોટાભાગના ભારતીય લોકો માટે એક મહત્વપૂર્ણ ઘટક છે કારણ કે પરિવર્તનની અંદર આપણે ઘણી અનિશ્ચિતતાઓમાં જીવીએ છીએ અને જ્યારે સ્વ મૂલ્યાંકનની વાત આવે છે ત્યારે મને નોંધપાત્ર પ્રમાણમાં સ્થિતિસ્થાપકતા મળી છે વિદ્યાર્થીઓ અને ખૂબ જ હદ સુધી સ્થિતિસ્થાપકતા એ તણાવમાં ઘટાડો છે તે તમામ બાબતો સંબંધ નિર્માણ મિત્રો કુટુંબ સંબંધોના પ્રેમ સંચાર સાથે જોડાયેલી છે તેથી તમે જુઓ છો કે તે તણાવ વ્યવસ્થાપન અને સમસ્યાનું નિરાકરણ છે અને આ બધી વસ્તુઓ ફરીથી કોમ્યુનિકેશન પરના અગાઉના લેક્ચર્સ સાથે જોડાયેલી છે અને સ્થિતિસ્થાપકતા પણ કોમ્યુનિકેશન સાથે જોડાયેલી છે કારણ કે જો તમે વાતચીત કરો છો તો તે સ્થિતિસ્થાપકતા બની જાય છે કારણ કે તમારી સમસ્યાનો ઉકેલ આવી જાય છે તે અમને અમારા ઘણા વિદ્યાર્થીઓમાં જોવા મળ્યું છે અને હું આશા રાખું છું કે અમે જે સેવા કરીએ છીએ તે તમારી સાથે કરવામાં આવી છે અને અમે જે તારણો શેર કર્યા છે તે પણ તમને તેની ખાતરી કરશે કે કાર્ય જીવન સંતુલન એ ખૂબ જ મહત્વપૂર્ણ ઘટક છે અને તમે કહી શકો છો કે તે આંતરિક રીતે પ્રતિબિંબિત થાય છે કારણ કે તમે જોશો કે દિવસના અંતે તમે જે પણ શીખી રહ્યા છો તેમાંથી તમે કાર્યસ્થળ માટે ઘણું શીખી રહ્યા છો પરંતુ તે પછી કામ કરવું જરૂરી છે તમારા જીવનમાં તેની પોતાની જગ્યા છે કારણકે તમારું જીવન આખું કામ માટે નથી તમારા જીવનમાં કામની સાથે સાથે અમુક અન્ય ગુણોનો સમાવેશ થાય છે અને તે બે વચ્ચે સંતુલન હોવું જરૂરી છે અને આ એવી વસ્તુ છે જે આપણે બધા જોઈએ છીએ અને જેનું સંચાલન કરવું આપણને ખૂબ જ મુશ્કેલ લાગે છે પરંતુ જે લોકો ખરેખર કાર્ય જીવન સંતુલન શોધવાનું મેનેજ કરે છે તેઓ ખુશ લોકો છે અને હું આશા રાખું છું કે તમારામાંથી કેટલાકને વર્ક લાઈફ બેલેન્સ પરની ચર્ચાથી પણ ફાયદો થયો છે અમે કેટલાક નવા ક્ષેત્રો વિશે વાત કરી જે સામાન્ય રીતે ઘણા સોફ્ટ સ્કિલ પ્રોગ્રામનો ભાગ નથી પરંતુ અમને લાગ્યું કે તે સંબંધિત છે જેમકે અમે વિઝ્યુઅલ કોમ્યુનિકેશન નોંધપાત્ર હદ સુધી પ્રકાશિત કર્યું છે અને અમે તે વિચાર સાથે કર્યું છે કે અમે વિશ્વદ્રશ્ય અને મલ્ટીમીડિયાની આવશ્યક દુનિયામાં જીવીએ છીએ તે સંદર્ભમાં અમે છબીઓ ગ્રંથો વિશે વાત કરી અમે ધ્વનિ વિશે વાત કરી જો કે મેં તેને મલ્ટીમીડિયાની શ્રેણી હેઠળ રાખવાનો ઉલ્લેખ કર્યો નથી પરંતુ અમે સંગીત અને આ વાતચીત કરવાની રીત વિશે વાત કરી અને મને લાગ્યું કે આ મહત્વપૂર્ણ છે કારણ કે આપણે એવી દુનિયામાં રહીએ છીએ જ્યાં આ બધા ઘટકો આપણી સાથે ખૂબ જ જટિલ રીતે ક્રિયાપ્રતિક્રિયા કરે છે અને આપણી સમજને સુધારવા આપણા સંદેશાવ્યવહારમાં ફેરફાર કરવા અન્ય લોકો સાથેની આપણી ક્રિયાપ્રતિક્રિયાઓને સુધારવાનું સંચાલન કરે છે સોશિયલ મીડિયા અને નેટવર્ક્સના આગમન સાથે કામ કરો જે સોશિયલ મીડિયા દ્વારા મધ્યસ્થી દ્વારા કરવામાં આવે છે અને સમગ્ર વિશ્વમાં ઝડપી સંદેશાવ્યવહારના ખૂબ જટિલ નેટવર્ક્સ છે એટલે અમને લાગે છે કે સંબંધોનો આ એક અલગ પ્રકાર તેથી આ સંબંધોને સમજવાની અલગ રીત જરૂરી છે હું આશા રાખું છું કે તમને આ ક્ષેત્ર સાથેના મારા સંક્ષિપ્ત પરિચયથી ફાયદો થયો હશે જ્યાં હું તમને ઓછામાં ઓછું એ હકીકતથી પરિચિત કરાવવા માંગુ છું કે આ એક એવો વિસ્તાર છે જે ખૂબ જ સુસંગત છે પછી ભલે આપણે ફેસ બુક વિશે વાત કરી રહ્યા હોઈએ શું આપણે ટ્વીટર વિશે વાત કરી રહ્યા છીએ જે રીતે તેઓ આપણા જીવનને નોંધપાત્ર રીતે પ્રભાવિત કરે છે મને આશા છે કે તે સોફ્ટ સ્કિલ્સમાં પણ ઉમેરો કરશે સહાનુભૂતિ એ એક એવી વસ્તુ છે જે ફરીથી આંતરિક રીતે નિર્દેશ કરે છે તે જીવનના સંતુલનને કાર્ય કરવા માટે નોંધપાત્ર રીતે જોડાય છે પરંતુ જેમ આપણે પહેલાથી જ ચર્ચા કરી છે કે સહાનુભૂતિ એ પણ એક એવી વસ્તુ છે જે જ્યારે અન્યને સમજવાની વાત આવે ત્યારે ખૂબ જ વિશિષ્ટ ભૂમિકા ભજવે છે અને તેથી તે ખૂબ જ મહત્વપૂર્ણ ઘટક નરમ કુશળતા છે હવે અમે આ ચર્ચાને સમાપ્ત કરીએ તે પહેલાં હું તમારી સાથે જે શેર કરવા માંગુ છું તે એ છે કે અમે કોર્સ વિકસાવ્યો હોવાથી અમે ઘણાં મગજનો સ્ટ્રોમિંગ કર્યો છે અમે ઘણી બધી વેબસાઇટ્સ પર શોધ કરી છે અને તે જાણવા માટે કે સોફ્ટ સ્કિલ કઈ છે જેને તમે ખૂબ જ મહત્વપૂર્ણ ગણી છે હું તમારી સાથે નોંધપાત્ર સોફ્ટ કૌશલ્યો શેર કરીશ જે કામના સંદર્ભમાં ખૂબ જ સુસંગત તરીકે વિવિધ સ્થળોએ સૂચિબદ્ધ કરવામાં આવી હતી અને ચાલો આપણે શોધી કાઢીએ કે અમે શું કર્યું છે અને શું આવરી લીધું નથી આ ઉચ્ચ માંગમાં રહેલી કેટલીક અન્ય કૌશલ્યો છે જેને અમે સીધો સ્પર્શ કર્યો નથી પરંતુ હું અહીં તમારી સાથે શેર કરવા માંગુ છું કે અમે જે કર્યું છે તેના પ્રકાશમાં આનો અર્થઘટન સમજી શકાય છે ભરોસાપાત્ર બનવું હવે ભરોસાપાત્ર બનવું એ દેખીતી રીતે સાંભળવાની કૌશલ્ય છે જેમકે વાટાઘાટો કૌશલ્યના મૂળભૂત બાબતોની તમારી સમજ અન્યને પ્રોત્સાહિત કરવાની ક્ષમતા અને તે બધા વિશેની તમારી સમજ વગેરે પરંતુ પછી તમે જોશો કે ભરોસાપાત્ર હોવું એ નૈતિક વિચારણા પણ છે ભરોસાપાત્ર હોવું એ પ્રમાણિક હોવું વિશ્વસનીય હોવું સુસંગત હોવું છે હવે અમુક હદ સુધી આ ભાવનાત્મક બુદ્ધિ સાથે થઈ શકે છે અને જ્યારે તમે જીવન પ્રત્યે નૈતિક વલણ ધરાવો છો ત્યારે પણ તે થઈ શકે છે હવે નૈતિકતા અથવા નૈતિકતા જે મોટાભાગના કામના સ્થળોમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે જેને આપણે ક્યારેય સ્પર્શ કરી શકતા નથી જો કે તે ખૂબ જ મહત્વપૂર્ણ ઘટક છે અને નૈતિકતા અથવા નૈતિકતા એ એવી વસ્તુ નથી જે શીખવી શકાય પરંતુ અમે તને સમજાવી શકીએ છીએ અમે તમને સમજાવવાનો પ્રયાસ કરી શકીએ છીએ કે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે પરંતુ કામના જીવનની જટિલતામાં આપણે શોધીએ છીએ કે એવી વિવિધ પરિસ્થિતિઓ છે જ્યાં આપણી નૈતિકતા અને આપણે શું કરવા દબાણ કરીએ છીએ અને આવી બધી બાબતો વચ્ચે સંઘર્ષ થાય છે અને તે ખૂબ જ સમસ્યારૂપ ક્ષેત્ર બની જાય છે અમે તેને સ્વીકાર્યું નથી પરંતુ મેં કહ્યું તેમ ભાવનાત્મકતા અને બુદ્ધિ એવી વસ્તુ છે જેને વિશ્વાસપાત્ર હોવા સાથે જોડી શકાય છે તે નૈતિક ગુણો સાથે પણ જોડાઈ શકે છે જેમકે કેટલાક સ્થળો કેટલાક લોકો કેટલાક પુસ્તકો કેટલાક લેખકો કેટલાક સ્થળો નોંધપાત્ર તરીકે પ્રકાશિત કરે છે અને અમે સંમત છીએ કે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે સહકાર્યકરોને કોચિંગ આપવું તેમની કૌશલ્યમાં સુધારો કરવો એ કંઈક છે જે ત્યારે થઈ શકે છે જ્યારે આપણે સહાનુભૂતિ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કરીએ છીએ જ્યારે આપણે અન્ય લોકોના હિતને જોવાનું શરૂ કરીએ છીએ અને જ્યારે આપણે સારા સંવાદકર્તા હોઈએ છીએ ત્યારે આનું સંયોજન આપણને શીખવશે કે કેવી રીતે સારા કોચ બનવું જો કે અમે તેને વિગતવાર રીતે આવરી લીધું નથી કારણ કે તમે ગુગલ માં અથવા તેને અમુક સ્થળો શોધી શકો છો જે કોચિંગ વિશે વાત કરે છે અને અમે અત્યાર સુધી જે કંઈ કર્યું છે તેની સાથે તેને લિંક કરવાનો પ્રયાસ કરી શકો છો જેમ મેં તમને કહ્યું તેમ કોચિંગને સહાનુભૂતિ સાથે જોડવામાં આવશે કોચિંગની લિંક કોમ્યુનિકેશન સ્કીલ્સ સાથે જોડાશે કોચિંગ અન્ય લોકોને મેનેજ કરવાની ક્ષમતા છે જે વ્યવસ્થાપક કૌશલ્ય સાથે લિંક થશે કંપની કલ્ચરમાં ફિટિંગ એ એવી વસ્તુ છે જે બદલાવ મેનેજમેન્ટ પરિવર્તનને સમજવાની ક્ષમતા પરિવર્તનનો સામનો કરવાની ક્ષમતા કંપની શું ઇચ્છે છે તે સમજવાની સહાનુભૂતિ બુદ્ધિ અને મૂળભૂત સંચાર કૌશલ્યો છે આ એક એવી કૌશલ્ય છે જેને ખરેખર શીખવવાની જરૂર નથી અને તે શીખવી શકાતી નથી પરંતુ આપણે સાથે મળીને કરેલી ઘણી વસ્તુઓમાંથી તે મેળવી શકાય છે લવચીક અને ધ્યાન કેન્દ્રિત થવું એ સ્થિતિસ્થાપકતા સાથે કરવાનું છે તે અમે અત્યાર સુધી શેર કરેલી અન્ય ઘણી વસ્તુઓ સાથે સંબંધિત છે પરંતુ ધ્યાન કેન્દ્રિત કરવું એ એક અલગ ક્ષેત્ર છે અને અમે આના પર ખૂબ જ વિશિષ્ટ રીતે ધ્યાન કેન્દ્રિત કર્યું નથી જો કે ઘણી બધી વાતો જે અમે તમને પહેલેથી જ આપી ચૂક્યા છીએ કારણ કે મેં તમને પ્રેરણા અને સહાનુભૂતિ પરની અમારી રજૂઆત તમને આ ચોક્કસ ક્ષેત્રમાં મદદ કરી શકે છે નવી કાર્ય પ્રક્રિયાઓ વિકસાવવી એ છે સર્જનાત્મકતા સર્જનાત્મકતા જટિલ વિશ્લેષણાત્મક વિચારસરણી અને સમસ્યાનું નિરાકરણ સાથે ખૂબ જ મજબૂત રીતે જોડાયેલું છે અને તેને અહીં લાગુ કરી શકાય છે પહેલ કરવી એ પ્રેરણા વિશે છે તમે તેને પણ તેની સાથે જોડી શકો છો આલોચનાત્મક અવલોકન ફરીથી નિર્ણાયક વિચારસરણી સહાનુભૂતિની પ્રક્રિયા અને અન્ય ઘણી અન્ય વિવિધ સંચાર કૌશલ્યો સાથે જોડાયેલું છે જેના વિશે આપણે શીખ્યા છીએ અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ કૌશલ્ય એવી વસ્તુ છે જે આપણા કાર્યના અવકાશની બહાર હોવી જોઈએ તેમ છતાં ઘણી બધી વસ્તુઓ કે જે અમારી પાસે ઘટકો છે અમે ચર્ચા કરી છે જેમકે ચોક્કસ રીતે પ્રોજેક્ટ મેનેજમેન્ટની લિંક મેળવો પરંતુ તેમ છતાં અમને લાગે છે કે કદાચ કંઈક અલગ ચોક્કસ કોર્સ અથવા ઓછામાં ઓછા કોર્સના પેટા સેટ તરીકે સમજાવવું જોઈએ અને અમે તેની સાથે સંમત છીએ કે તમારે તેને અલગથી અન્વેષણ કરવાની જરૂર છે કોમ્પ્યુટર અને ટેકનિકલ સાક્ષરતા એ એક એવી વસ્તુ છે જે પોતે જ એક કોર્સ છે તે સોફ્ટ સ્કિલ્સના એક ખૂબ જ મહત્વપૂર્ણ ઘટક તરીકે સંબંધિત છે એક ખૂબ જ હકીકત જે તમારી પાસે આ છે તે ઇન્ટરનેટ કોર્સનો એક ભાગ છે જેમકે તમને આપેલ કામની સોંપણીઓ પૂર્ણ કરી રહ્યાં છો શીખવાની ક્રિયાપ્રતિક્રિયા કરી રહ્યાં છો તે અમને જણાવે છે કે તમે કમ્પ્યુટર અને તકનીકી સાક્ષરતામાં એકદમ સક્ષમ છો સંશોધન કૌશલ્ય એ સંપૂર્ણ અલગ ક્ષેત્ર છે જો કે જટિલ અને સર્જનાત્મક વિચારસરણી અને સમસ્યા હલ કરવાની કુશળતા તમને ત્યાં મદદ કરી શકે છે મેં તમને નૈતિકતાની નૈતિકતા અને વર્ક એથિક્સ કહ્યું તેમ વર્ક એથિક્સ એ એવી વસ્તુ છે જેને અમે આવરી લેવા સક્ષમ ન હતા પરંતુ તે એક સંબંધિત ક્ષેત્ર છે જેને તમે શોધી શકો છો અને મેં તમને કહ્યું તેમ તે વ્યક્તિત્વ લક્ષી છે તે પ્રેરિત થવાનો પ્રશ્ન છે તે ચોક્કસ વિચારધારાઓ ધરાવવાનો પ્રશ્ન છે અને તેને બદલવા માટે આપણે ઘણું બધું કરી શકીએ છીએ શિષ્ટાચાર ફરીથી એક વિશાળ ક્ષેત્ર છે જે શિષ્ટાચારથી શરૂ થઈ શકે છે જેમ કે શિષ્ટાચાર એ ખોરાક છે ડ્રેસ કોડમાં શિષ્ટાચારથી લઈને શું કહેવું અને શું ન કહેવું જો કે હકીકત એ છે કે અમે સંદેશાવ્યવહાર સાથે વ્યવહાર કર્યો છે તે અમને જણાવે છે કે તમે કદાચ શિષ્ટાચારની વિભાવના પ્રત્યે ચોક્કસ અંશે સંવેદનશીલતા વિકસાવી છે અને તેનું અન્વેષણ કરવાની જરૂર છે તે વ્યાપક રીતે અથવા ખંડિત રીતે પણ હોઈ શકે છે સ્વ પ્રમોશન કૌશલ્ય એ એક એવી વસ્તુ છે જેને અમે અહીં સ્પર્શી નથી કે તમારે પોતાને કેવી રીતે પ્રમોટ કરવું તે માટે તમારે બીજે ક્યાંય જોવું પડશે પરંતુ સંચાર કૌશલ્યના મૂળભૂત સિદ્ધાંતો જે તમને જણાવે છે કે તમે અન્ય લોકો સાથે કેવી રીતે અસરકારક રીતે વાતચીત કરી શકો છો તમે કેવી રીતે પ્રભાવિત કરવામાં સક્ષમ છો અન્ય તમે અન્ય લોકોને કેવી રીતે સમજાવવામાં સક્ષમ છો તે ચોક્કસ અંશે તમને મદદ કરશે ઇન્ટરવ્યુ કૌશલ્ય તે અમારા કોર્સ ના માળખામાં ન હતું જો કે અમે અમુક હેન્ડ આઉટ અને જોબ બેઝિક્સ ઇન્ટરવ્યુ અને જીડી કૌશલ્યો જનરેટ કરવાનો અને વિકસાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ જેને તમે વાંચી અને લાભ મેળવી શકો તો અમે તમને શું કરવા માંગીએ છીએ અમે ઇચ્છીએ છીએ કે તમે ચોક્કસપણે એક સર્વેક્ષણ કરો જે લિંક્સમાં છે અને સર્વેક્ષણનું કારણ અમે તમારી પાસેથી જાણી શકીએ છીએ તમે જુઓ છો કે શીખવાની પ્રક્રિયા એ આ બધું સહકારી શિક્ષણની પ્રક્રિયા છે જ્યારે અમે તમારી સાથે કરેલા સર્વેક્ષણો અમે તમારી સાથે કરેલી વિવિધ ચર્ચાઓ અમને ઘણું બધું શીખવે છે તેથી આશા છે કે તમે અમારી પાસેથી થોડું શીખી રહ્યા છો અમે પણ તમારી પાસેથી ઘણું શીખી રહ્યા છીએ તેથી જો તમે અમને કહો કે વસ્તુઓ ક્યાં યોગ્ય થઈ છે અને અમને જણાવો કે વસ્તુઓ ક્યાં સુધરી શકે છે તો અમે આગળ વધી શકીએ છીએ જ્યારે આગલી વખતે કોર્સમાં ફેરફારો કરવામાં અને અન્ય લોકો માટે અથવા તમારા માટે પણ વધુ ફાયદાકારક બનાવવા માટે વિકસિત કરવામાં આવશે ફરીથી આ લિંક્સ માટે કૃપા કરીને જ્યાં આપણે વાતચીત કરવાના છીએ ત્યાં તપાસો અને અહીં તે સંદર્ભો છે જેનો ઉપયોગ મેં એવી સાઇટ્સ શોધવા માટે કર્યો છે જે વિવિધ પ્રકારની સોફ્ટ સ્કીલ્સ વિશે વાત કરે છે કે જેના વિશે આપણે વાત કરી રહ્યા છીએ અને જેની અમે વિસ્તૃત ચર્ચા કરી છે અને કેટલીક કુશળતાઓની મોટાભાગની કુશળતા અમે આવરી લીધી છે અને કેટલીક કુશળતા અમે આવરી લીધી નથી અને અમે બધા તમારો આભાર માનવા માંગીએ છીએ હું પ્રિયદર્શી પટનાયક છું મને આશા છે કે તમે પ્રોફેસર વિજયનાથ ગીરી અને પ્રોફેસર દામોદર સુઆર નો પરિચય કરાવતા હશો અને અમારી પાસે મૌન વિદ્વાનો વિદ્યાર્થીઓની એક ટીમ છે જેમણે અમારી સાથે કામ કર્યું છે અને તમે તેમને ચર્ચા મંચ પર તમારા પ્રશ્નોના જવાબ આપતા તમારી સાથે વિચારો શેર કરતા અને તમારા સર્વેક્ષણો વગેરેનું વિશ્લેષણ કરતા જોયા હશે તેથી હું તમને ઝડપથી તેમનો પરિચય કરાવવા માંગુ છું તેથી તેમાંના પાંચ છે સુચિત્રા રાજુ રશ્મિરંજન અને અમારી પાસે જુનમોની છે અને અમારી પાસે શ્રાવણી છે તેથી આ પાંચ લોકો છે જેમણે આ સમગ્ર સોફ્ટ સ્કિલ કોર્સને સફળ બનાવવામાં મદદ કરી છે અમારી સાથે રહેવા બદલ આભાર આ 8 અઠવાડિયા દરમિયાન આ કોર્સ સાથે રહેવા બદલ આભાર